વિનિમયના ભાગરૂપે પ્રણાલી અને આસપાસના પર્યાવરણ વચ્ચે અમુક જથ્થા ની ફેરબદલ થાય છે વિનિમય પ્રક્રિયા શેના દ્વારા થાય છે ચાલક બળ વિનિમય પ્રક્રિયા માટે ચાલક બળ શું છે ઉષ્મા વિનિમય માટે ચાલક બળ તાપમાનનો તફાવત છે અને દ્રવ્યાંતરણ માટે ચાલક બળ રસાયણિક સ્થિતિમાન છે તેથી ઉષ્મા વિનિમયમાં તાપમાન તફાવત જેને સામાન્ય રીતે ΔT તરીકે ઓળખવામાં આવે છે તે ઉષ્મા પરિવહન પ્રક્રિયા ચલાવે છે અથવા તે ઉષ્મા વિનિમય કરે છે અને રાસાયણિક સ્થિતિમાન જે Δµ છે તે દ્રવ્યાંતરણ કરે છે તેથી સવાલ તરત જ ઉભો થાય છે કે ચાલક બળનું કારણ શું છે ચાલક બળ ખરેખર કુદરતી રીતે ઉદભવી શકે છે અથવા તે તકનીકીય પ્રણાલી આધારીત પણ થઈ શકાય છે દાખલા તરીકે આપણી પાસે એક સ્લેબ છે જે ખરેખર જુદા જુદા તાપમાને જાળવવામાં આવે છે અને એક છેડે નીચા તાપમાને અને બીજા છેડે ઊંચા તાપમાને છે અને તમે સ્લેબને એમ જ છોડી દો છો સમય જતાં સ્લેબમાં દરેક જગ્યાએ તાપમાન સમાન થઈ જશે તો ત્યાં એક છેડાથી બીજા છેડે ઊર્જાનો પ્રવાહ હોવો જોઈએ અને તે ઉષ્માનું પરિવહન કરે છે સ્થાયી સ્થિતિ માં પણ આવું થઈ શકે છે મહત્વપૂર્ણ પરિવહન પ્રક્રિયાઓ શું છે ત્યાં વેગ પરિવહન થઈ શકે છે ઉષ્મા પરિવહન થઈ શકે છે અથવા દ્રવ્ય પરિવહન થઈ શકે છે હવે આ 3 ખરેખર કેટલીક રીતે સમાન પ્રકૃતિ ની છે અને હકીકતમાં તેથી તે સંબંધિત છે અને તે એકબીજા સાથે સમાન છે તેથી આપણે આ કોર્સમાં મુખ્યત્વે ઉષ્મા પરિવહન ઉષ્મા વિનિમય પ્રક્રિયા જોઈશું આપણે મુખ્યત્વે ઉષ્મા વિનિમય પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને ચાલો જોઈએ કે આ ચોક્કસ કોર્સના ઉદ્દેશો શું છે આ કોર્સનો પ્રાથમિક ઉદ્દેશ વિવિધ પ્રણાલીઓમાં ઉષ્મા વિનિમય પ્રક્રિયાને પ્રમાણિત કરવા માટે છે ખાસ કરીને આપણે વિવિધ પરિભાષાઓથી શરૂ કરીશું અભ્યાસક્રમમાં સામેલ વિવિધ પરિભાષાઓને વ્યાખ્યાયિત કરીશું ઉષ્મા વિનિમય પ્રક્રિયામાં સામેલ ભૌતિક સિદ્ધાંતોનું પણ વર્ણન કરીશું વિવિધ રસપ્રદ પ્રણાલીઓમાં ઉષ્મા પરિવહનની ઘટનાનું વર્ણન કરીશું ખાસ કરીને આપણે આ દરેક ઘટનાના મૂળભૂત પાસાઓ તરફ ધ્યાન આપીશું અને પછી આપણે આ દરેક પ્રણાલી ને પારિમાણિત કરીશું તેથી આપણે આ દરેક પ્રણાલીમાં ઉષ્મા પરિવહનની ઘટનાની માત્રા પર ધ્યાન આપીશું આપણે આ દરેક માટેના મોડેલો લખીશું અને ખાસ કરીને આપણે આ દરેક પ્રણાલી માટે સ્થાનિક અને એકંદર ઉષ્મા પરિવહનાંક ની ગણતરી કરીશું તે પછી આપણે મોડેલોનું વિશ્લેષણ કરીશું અને સ્થાનિક અને એકંદર ઉષ્મા પરિવહન ગુણાંકોનું વર્તન જોઈશું આ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને ચાલો આપણે ઉષ્મા વિનિમય શું છે તે શોધી કાઢીએ ચાલો આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ કે ઉષ્મા વિનિમય શું છે ઉષ્મા વિનિમય એટલે શું તેમાં ઉદભવ ઉપયોગ રૂપાંતર અને ઉષ્મા ઊર્જાના વિનિમયનો સમાવેશ થાય છે એટલે કે ભૌતિક પ્રણાલીઓ વચ્ચે ની ઉષ્મા તેથી હકીકતમાં ઉષ્મા વિનિમય વિવિધ ઉદ્યોગોમાં વિવિધ એકમની કામગીરીમાં થાય છે ચાલો આપણે ઉદાહરણ તરીકે કહીએ જેવા કે રાસાયણિક ઉદ્યોગોમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં પાવર ઉદ્યોગોમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં અને વગેરેમાં ઉષ્મા વિનિમય પ્રવાહી અને તરલ પદાર્થના ઠારણ દરમિયાન થાય છે ઉષ્મા વિનિમયએ ખરેખર એક સર્વવ્યાપક ઘટના છે જે ખરેખર વિવિધ ઉદ્યોગોમાં ઘણી જુદી જુદી પ્રક્રિયાઓમાં જોવા મળે છે તેથી એકમની કામગીરીની લાક્ષણિકતા દર્શાવવા માટે ઉષ્માના પરિવહનની ઘટના સમજવી ઘણી મહત્વની છે અને ખાસ કરીને બચતની દ્રષ્ટિએ અને જુદા જુદા પ્રવાહી વચ્ચે થતાં ઉષ્મા પરિવહન કરવા માટે જે ખરેખર ઊર્જા સઘન પ્રક્રિયા છે આને ધ્યાનમાં રાખીને આપણે એ જોવાનું શરૂ કરીશું કે ઉષ્મા વિનિમય પ્રક્રિયાના વિવિધ પ્રકારો અને પડાવો કયા છે ઉષ્મા પરિવહન ખરેખર વિવિધ તબક્કામાં થઈ શકે છે ઉષ્મા વિનિમય એક તબક્કામાં થઈ શકે છે ઉદાહરણ તરીકે કોઈ સ્લેબ છે જેના ૨ છેડા પર જુદા જુદા તાપમાન જાળવવામાં આવેલ છે હવે તમારી પાસે ઉષ્મા સ્ત્રોત છે જે એક સ્થાન પર હાજર છે તો ઉષ્મા સ્લેબના એક છેડાથી બીજા છેડે સ્થાનાંતરિત થઈ શકે છે જ્યાં એક જ તબક્કામાં ઉષ્મા પરિવહન થાય છે એ જ રીતે તે ઘણા તબક્કામાં પણ થઈ શકે છે દાખલા તરીકે તમારી પાસે નક્કર પદાર્થ છે જે કોઈ ચોક્કસ તાપમાને છે અને ત્યાં કોઈ પ્રવાહી છે જે આ નક્કર પદાર્થમાંથી પસાર થઈ રહ્યો છે અને તેથી ઉષ્મા નક્કર પદાર્થમાંથી પ્રવાહીમાં સ્થાનાંતરિત થઈ શકે છે જેમાં મૂળભૂત રીતે ઉષ્માનું પરિવહન બહુવિધ તબક્કાઓમાં થાય છે ઉપરાંત તેમાં ખરેખર પદાર્થનું સ્વરૂપ પરિવર્તન પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે જો કોઈ પાણી ગરમ કરવા માંગે છે કે જે એક બીકરમાં ભરેલ છે હવે બીકરના તળિયાથી ઉષ્મા સ્થાનાંતરિત કરવાનું શોધી રહ્યા છો તો તમે સપાટીના તળિયેથી ઉષ્મા પાણીમાં સ્થાનાંતરિત કરવા માંગો છો જ્યાં તમે પ્રથમ પ્રવાહી ગરમ કરો છો એકવાર પ્રવાહી ઉત્કલન બિંદુ પર પહોંચે પછી ખરેખર ત્યાં ન્યુક્લિએશનની ઘટના બને છે અને પાણી પ્રવાહીમાંથી બાષ્પીભવન થઈ વરાળમાં ફેરવાઈ જાય છે તેથી ત્યાં ખરેખર આ કિસ્સામાં એક સાથે ગરમીનું પરિવહન અને સ્વરૂપ પરિવર્તન થાય છે ઉદ્યોગોમાં વિવિધ પરિસ્થિતિઓમાં પણ આવું સામાન્ય રીતે થાય છે આ અભ્યાસક્રમમાં આપણે આનો પારિમાણિત કરવાનો અભ્યાસ પણ જોઈશું ઉષ્મા વિનિમયના વિવિધ પ્રકાર કયા છે ઉષ્મા વિનિમયના મુખ્યત્વે 3 જુદા જુદા પ્રકાર છે જે ઉષ્માવહન ઉષ્માનયન અને ઉષ્માવિકિરણ અથવા ફક્ત વિકિરણ છે તો આ છે ઉષ્મા વિનિમયના 3 જુદા જુદા પ્રકાર અને આ પ્રત્યેક વિવિધ ઘટનાનો ઉપયોગ કરીને થાય છે આ 3 જુદી જુદી રીતો છે કે જેના દ્વારા ઉષ્મા ખરેખર એક પ્રણાલીમાંથી બીજી પ્રણાલીમાં અથવા આપેલ પ્રણાલીની અંદર સ્થાનાંતરિત થાય છે ચાલો વિશિષ્ટ ઉદાહરણ સાથે સંક્ષિપ્તમાં આ 3 જુદા જુદા પ્રકાર વિષે જોઈએ પેહલા વહન વિષે જોઈએ ધારો કે આપણે એક સ્લેબ લઈએ છીએ અને સ્લેબની 2 દિવાલો અથવા સ્લેબના 2 છેડા તાપમાન T1 અને T2 પર જાળવીએ છીએ ઉપરની સ્લાઇડનો સ્નેપશોટ જુઓ ધારો કે T1 T2 તો આપણે કહીયે કે ઊર્જા સ્થાનાંતરિત થાય છે તાપમાન T1 વાળા છેડાથી સ્લેબના બીજા છેડે ધારો કે ઉષ્માનો પ્રવાહ જે ખરેખર સ્થાનાંતરિત થાય છે તે "qʹʹ દ્વારા દર્શાવવામાં આવે છે આ પ્રકારનું પરિવહન સામાન્ય રીતે જે માધ્યમ દ્વારા થાય છે તે સ્થિર માધ્યમ હોઈ શકે છે તેથી એક સ્થિર માધ્યમ અહીં હાજર છે આ સ્થિર માધ્યમ ખરેખર નક્કર અથવા પ્રવાહી હોઈ શકે છે સ્થિર માધ્યમ દ્વારા આવા ઊર્જા પ્રવાહને સામાન્ય રીતે ઉષ્માવહન પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે ચાલો હવે બીજો પ્રકાર જોઈએ ઉષ્માનયન નો પ્રકાર માની લો કે આપણી પાસે એક ઘન છે જેનું તાપમાન Ts જાળવવામાં આવેલ છે અને આપણી પાસે એક પ્રવાહી છે જે આ ઘનની સપાટી પર થી આગળ વહી રહ્યું છે ઉપરની સ્લાઇડ જુઓ ચાલો ધારીએ કે વહી રહેલા પ્રવાહીનું તાપમાન Tf દ્વારા દર્શાવેલ છે તો તાપમાનમાં વિવિધતા ને કારણે હવે જો આપણે એમ માની લઈએ કે Ts Tf તો ત્યાં ઉષ્માનો પ્રવાહ વેહશે એટલે કે ઊર્જા ઘનમાંથી પ્રવાહીમાં જશે હવે પ્રવાહ કે જેના દ્વારા ઊર્જાનું વહન થયું એ "qʹʹ દ્વારા દર્શાવીએ છીએ ઘન અને પ્રવાહી વચ્ચે એક પ્રભાવિત સપાટી હશે અને આ પ્રભાવિત સપાટી દ્વારા ઉષ્મા ઘનથી પ્રવાહીમાં વિનિમય પામે છે ખરેખર ઉષ્મા પ્રવાહી માધ્યમ દ્વારા વહન પામી રહી છે આ પ્રકારનું ઉષ્મા પરિવહન જ્યાં ઊર્જા એક માધ્યમ જેમ કે ઘનમાંથી બીજા માધ્યમમાં એટલે પ્રવાહીમાં કે જે એક ચોક્કસ વેગ સાથે વહી રહ્યું છે એમાં સ્થાનાંતરિત થાય છે તે ઉષ્મા પરિવહનના ઉષ્માનયન પ્રકાર તરીકે ઓળખાય છે હવે ઉષ્મા વિનિમયનો ત્રીજો પ્રકાર એટલે ઉષ્માવિકિરણ વિષે જોઈએ પ્રત્યેક સપાટીને મર્યાદિત તાપમાન હોવાને કારણે તે વિદ્યુત ચુંબકીય તરંગો નું ઉત્સર્જન કરે છે કોઈપણ ૨ સપાટીને ધ્યાનમાં લો માની લો કાગળ જેના પર હું લખી રહ્યો છું અને મારો હાથ આ પ્રત્યેકનું ચોક્કસ મર્યાદિત તાપમાન હોય છે અને તેના કારણે કાગળ અને કાગળની ઉપરની સપાટી પરની વસ્તુ એટલે મારો હાથ બંને તેમના મર્યાદિત તાપમાનને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો બહાર કાઢે છે અને તેથી જો આ બંને વસ્તુઓ એકબીજાના સંપર્કમાં છે તો કોઈ પણ માધ્યમની ગેરહાજરીમાં પણ મારા હાથની સપાટી દ્વારા નીકળતાં વિદ્યુત ચુંબકીય તરંગો અવરોધાશે કે જે બીજી સપાટી એટલે અહી કાગળ દ્વારા સ્વીકારાશે ઉષ્મા પરિવહનના આ પ્રકારનાં મોડને ઉષ્મિય વિકિરણ અથવા ફક્ત વિકિરણ કહેવામાં આવે છે જે આ કાર્ટૂન દ્વારા દર્શાવી શકાય છે જ્યાં મારી પાસે અહી એક સપાટી છે કે જે બધી દિશાઓમાં કિરણો ઉત્સર્જિત કરે છે અને મારી પાસે બીજી પણ સપાટી છે ઉપરની સ્લાઇડ સ્નેપશોટ જુઓ ચાલો આપણે માનીએ કે પ્રથમ સપાટી તાપમાન T1 અને બીજી સપાટી T2 પર જાળવવામાં આવેલ છે અને બંને કિરણોત્સર્ગ કરે છે આ બંને સપાટીઓ વચ્ચે વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા થતાં કિરણોત્સર્ગ અથવા ઉષ્મા ઊર્જા ની આપ લે જેની વચ્ચે ખરેખર કોઈ માધ્યમ જરૂરી નથી તે ઉષ્મા વિનિમયના ઉષ્મિયવિકિરણ મોડ તરીકે વર્ણવવામાં આવે છે ઉષ્મા વિનિમયના વિવિધ પ્રકારની આ સંક્ષિપ્ત રૂપરેખા સાથે બાકીના વ્યાખ્યાનમાં હું આ ૬૦ લેક્ચરના ઉષ્મા વિનિમયના બીજા કયા વિવિધ પાસાઓ આવરી લેવામાં આવશે એનું વર્ણન કરીશ બીજા લેક્ચરથી શરૂ કરીને લગભગ ૧૪ લેક્ચર ની ગણતરી સુધી આપણે ઉષ્મા પરિવહનના ઉષ્માવહન મોડને આપીશું ઉપરનો સ્નેપશોટ જુઓ આ મથાળા હેઠળ આપણે ખાસ કરીને એક અને બે પરમાણ્વીય સ્થાયી ઉષ્માવહન અવસ્થા તરફ ધ્યાન આપીશું આપણે ક્ષણિક પરિસ્થિતિઓ હેઠળ ઉષ્માવહન અને દરેક કિસ્સામાં ઉષ્મિય પરિવહનાંકની ગણતરી પણ કરીશું પ્રથમ મુદ્દા પછી બીજો મુદ્દો જે આપણે જોઈશું તે કોર્સનો મુખ્ય ભાગ હશે જેમાં ઉષ્મા પરિવહનના પ્રકાર ઉષ્માનયનને શામેલ કરવામાં આવશે કે જે આપણે લગભગ 23 લેક્ચરસમાં ચર્ચા કરીશું ખાસ કરીને હું સીમાસ્તરની સામ્યતા નું વર્ણન અને ઉપયોગ કરીશ જેમાં 3 અલગ અલગ પરિવહન પ્રક્રિયાઓ છે એટલે કે ઉષ્મા પરિવહન વેગ પરિવહન અને દ્રવ્ય પરિવહન અને તે એકબીજા સાથે સંલગ્ન છે સીમાસ્તરની સામ્યતા દ્વારા આ 3 પ્રક્રિયાઓ વચ્ચેની સંલગ્નતાનું મૂલ્યાંકન કરી શકાય છે આ સીમાસ્તરની સામ્યતા જ વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ અને વિવિધ પ્રણાલીઓ માટે ઉષ્મા પરિવહનાંકનો અંદાજ કાઢવામાં મદદ કરશે કે જેને આપણે ઉષ્માનયનમાં ધ્યાનમાં લઈશું ખાસ કરીને આપણે બે જુદા જુદા પ્રકારનાં પ્રવાહ જોઈશું એક બાહ્ય પ્રવાહ હશે જ્યાં પ્રવાહીનો પ્રવાહ પદાર્થ પરથી હશે અને પછી આપણે આંતરિક પ્રવાહ જોઈશું આંતરિક પ્રવાહના કિસ્સામાં એક નળીની અંદરનો પ્રવાહ જોશું આ બંને કિસ્સા ઉષ્માનયન માં આવશે અને આગળનો વિષય આપણે જોઈશું તે મુક્ત ઉષ્માનયન પ્રણાલી છે અને એકવાર આપણે ૧૦ ઉષ્માનયનના ભાગ સમાપ્ત કરીશું જે આવશ્યકપણે ૨૩ લેક્ચર છે આપણે આગળના મુદ્દા તરફ આગળ વધીશું જ્યાં આપણે જોઇશું કે ઉષ્મા પરિવહન પદ્ધતિ કઈ રીતે ગણતરી માં લેવાય છે કે જ્યારે પદાર્થ નો પ્રકાર બદલાય છે હવે આપણે સ્વરૂપ પરિવર્તન તરફ ધ્યાન આપીશું અને આવશ્યકપણે આપણે તેને ૪ લેક્ચર્સમાં જોઈશું જ્યાં આપણે બે ખાસ વિષયો જેમ કે ઉત્કલન અને ઘનીકરણ દરેક માટે ૨ લેક્ચર્સ પર વિચારણા કરીશું પછી આપણે ઉષ્મા પરિવહનનો ત્રીજો પ્રકાર શરૂ કરીશું જે ઉષ્માવિકિરણ છે આપણે ઉષ્માવિકિરણ વિષય લગભગ ૧૩ લેક્ચર્સમાં ચર્ચા કરીશું આપણે ખાસ કરીને પૂર્ણ કાળો પદાર્થ પ્રણાલી માં ઉષ્માવિકિરણ નું પ્રમાણ જોઈશું અને ગ્રે સપાટીઓ દ્વારા ઉષ્માવિકિરણ નું પ્રમાણ જોઈશું ઉષ્માવિકિરણ સમાપ્ત કર્યા પછી છેલ્લા વિષયમાં આપણે ઉષ્મા વિનિયામક જોઈશું જે ઉષ્મા પરિવહનાંકની ઉપયોગિતા છે જે આ તમામ વિષયો પર વિકસિત થશે આપણે આ ઉષ્મા વિનિયામકોમાં લાગુ કરીશું જે એક નિર્ણાયક ઉપકરણ છે અને ઘણા ઉદ્યોગોમાં કાર્યરત છે આપણે ઉષ્મા વિનિમય પ્રક્રિયાના પરિમાણોને ધ્યાનમાં લેવા લગભગ ૫ લેક્ચર્સનો ઉપયોગ કરીશું આ સંક્ષિપ્ત નિરીક્ષણ સાથે આગામી લેકચર શરૂ કરીને આપણે ઉષ્માવહન પ્રક્રિયા તરફ આગળ વધીશું જ્યાં આપણે ઉષ્માવહનની વ્યાખ્યા આપીશું અને વિવિધ ઉષ્માવહન ના મુદ્દાઓ રજૂ કરવા તરફ ધ્યાન આપીશું